સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના કોર્સના આ લેક્ચરમાં હેલો અને સ્વાગત છે અગાઉના લેક્ચરમાં ખાસ કરીને એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ્સને આપણે જોઈ રહ્યા છીએ એએક્સેસ નિયંત્રણ પર યુનિક્સ લિનક્સ સિસ્ટમોની પદ્ધતિઓ પર પણ ધ્યાન આપ્યું જ્યાં આ નિયંત્રણ પદ્ધતિઓ લાગુ કરવામાં આવી છે હવે વપરાશ નિયંત્રણ પદ્ધતિઓની ચોક્કસ ખામીઓ છે આ વ્યાખ્યાનમાં આપણે એ ખામી પર ધ્યાન આપીશું અને પછી એક મજબૂત એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ પર કે જે માહિતીના પ્રવાહ પર આધારિત છે તેથી આપણે આ વ્યાખ્યાનને ખામીઓ વિષે શરૂ કરીએ છીએ તેથી આપણે કહીએ કે આપણી પાસે ત્રણ સબ્જેક્ટ એ બી અને સી છે અને એ ફાઇલના માલિક છે અને તે બીને ફાઇલ વાંચવા માટે એક્સેસ આપે છે પહેલાના વ્યાખ્યાનથી આપણે જાણીએ છીએ કે આ કેવી રીતે શક્ય છે તે મૂળ રૂપે કંઇક શક્ય છે એક્સેસ કંટ્રોલ મેટ્રિક્સ તરીકે આ ઑબ્જેક્ટને અનુરૂપ સેલ એક્સેસ કંટ્રોલ મેટ્રિક્સમાં ફાઇલ અને સબ્જેક્ટની તેમાં માલિકી હશે હવે તે સબ્જેક્ટ તે ફાઇલનો માલિક છે તેથી તે બીજો સબ્જેક્ટ બીની એક્સેસ આપી શકે છે ફાઈલ વાંચવા માટે અને આ સબ્જેક્ટ અને આ વિશિષ્ટ ફાઇલને લગતા સેલમાં રીડ એટ્રિબ્યુટ દાખલ કરીને કરવામાં આવે છે તો એક્સેસ કંટ્રોલને મંજૂરી આપશે તે છે કે બી ફક્ત ફાઇલને જ વાંચી શકે છે તે આ ચોક્કસ ફાઇલ પર લખી અથવા ચલાવી શકશે નહીં અથવા કોઈ અન્ય કામગીરી કરી શકશે નહીં એમ ધારીને કે આ સબ્જેક્ટ બી એકમાત્ર બિન માલિક છે જેની પાસે આ વિશિષ્ટ એક્સેસ છે તેનો અર્થ એ છે કે તે વિશિષ્ટ સિસ્ટમમાં બીજો કોઈ ફાઇલ વાંચવા માટે સમર્થ હશે નહીં તેથી એક્સેસ કંટ્રોલ તપાસતું નથી તે છે કે આ સબ્જેક્ટ બી ફાઇલની એક નકલ બનાવી શકે છે અને એક નવી ફાઇલ બનાવી શકે છે અને આ ફાઇલ પછી અન્ય સબ્જેક્ટ ને પસાર કરી શકાય છે આમ આપણે જોઈએ છીએ કે જે ફાઇલ એ સબ્જેક્ટ A દ્વારા બનાવવામાં આવી હતી અને તે ફક્ત સબ્જેક્ટ બી દ્વારા વાંચવાની છે તે ફાઇલની માહિતી સી જેવા અન્ય સબ્જેક્ટને પણ પસાર કરે છે જેમણે ખરેખર તે ફાઇલમાંથી માહિતી મેળવી ન હતી તેથી એક્સેસ પોલિસીનો મુખ્ય ખામી એ છે કે તે માહિતીના પ્રવાહ સાથે સંબંધિત નથી તે સબ્જેક્ટ બીને આ ચોક્કસ ફાઇલના સમાવિષ્ટોની નકલ બીજા સબ્જેક્ટમાં કરવાથી અટકાવવા માટે તપાસ કરી શકશે નહીં આ વિશિષ્ટ વ્યાખ્યાનમાં આપણે એ એક્સેસના મજબૂત સ્વરૂપને જોઈએ છીએ માહિતી પ્રવાહ નીતિઓના આધારે નિયંત્રણ આ નીતિઓ સાથે તે સબ્જેક્ટ બીને અન્ય કોઈપણ સબ્જેક્ટ પરની માહિતીને પસાર કરતા અટકાવશે એક્સેસ નીતિઓ સાથેની બીજી સમસ્યા એ ટ્રોજન હોર્સ સાથેનો મુદ્દો છે તમે ધારી શકો કે સબ્જેક્ટ બી કોઈ સિસ્ટમમાં ચાલતી પ્રક્રિયા છે તેથી જ્યારે સબ્જેક્ટ બી ટ્રોજન હોર્સથી પ્રભાવિત થાય છે ત્યારે ટ્રોજન બી ના બધા સબ્જેક્ટ વિશેષાધિકારો મેળવશે માહિતી પ્રવાહ નીતિઓ સાથે સિસ્ટમના દરેક ઑબ્જેક્ટને એક વિશિષ્ટ સુરક્ષા વર્ગને સોંપવામાં આવે છે ઉદાહરણ તરીકે અહીં આપણે ત્રણ સુરક્ષા વર્ગો એ બી અને સી જોયે છે સુરક્ષા વર્ગ એમાંનો ઑબ્જેક્ટ જે આ વાદળી ઓબ્જેક્ટ છે ગ્રીન ઓબ્જેક્ટો પરનો સુરક્ષા વર્ગ બી અને સુરક્ષા વર્ગ ઑબ્જેક્ટ આ પીળો ઓબ્જેક્ટ છે હવે સિસ્ટમ જે પ્રદાન કરશે તે કેટલાક નિયમો છે જે માહિતીને આ સુરક્ષા વર્ગોની વચ્ચે વહેવા દેશે તેથી આ માહિતી પ્રવાહને આ ત્રિપલ સુરક્ષા વર્ગ ફ્લો ઓપરેટર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે આ એરો સાઇન છે અને આપણે ખરેખર સલામતી વર્ગોમાં માહિતી કેવી રીતે વહેવી જોઈએ તે નક્કી કરવા નિયમોની વ્યાખ્યા આપી શકીએ છીએ ઉદાહરણ તરીકે જો આપણે આ બી જેવું કંઈક લખીશું જે એ બાજુ વહે છે તેનો અર્થ એ છે કે બીથી માહિતિ એ સુધી આવી શકે છે જે બી પ્રવાહથી આ સુરક્ષા વર્ગ A સુધીની માહિતી છે તેવી જ રીતે આપણે એવું કંઇક પણ લખી શકીએ છીએ જ્યાં સીથી બી તરફ માહિતી વહે છે અને બીમાંથી એ વહેતી હોય છે આ જ વસ્તુનું પ્રતિનિધિત્વ કરવાની બીજી રીત છે આ કહેવાતા વર્ચસ્વ સંબંધનો ઉપયોગ કરીને આ નોંધમાં આપણે જે કહીએ છીએ તે છે કે A બી અને બી પર વર્ચસ્વધરાવે છે કારણ કે એ બીમાં હાજર ઑબ્જેક્ટ્સની બધી માહિતી મેળવી શકે છે અને તેથી તે વર્ચસ્વધરાવે છે બી આગળ આપણે સુરક્ષા વર્ગ સીમાં હાજર બધી માહિતી મેળવી શકીએ છીએ અને તેથી બી સી પર વર્ચસ્વધરાવે છે આગળ આપણે જોડાણ સંબંધ તરીકે ઓળખાતી કંઈકને પણ વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી આ જોડાણ સંબંધ કેવી રીતે બે વર્ગમાંથી માહિતી જોડીને માહિતીને વ્યાખ્યાયિત કરે છે ધારો કે આપણે કહી શકીએ કે આપણે સલામતી વર્ગ બીમાં હાજર કોઈ ઑબ્જેક્ટ લઈએ છીએ અને સુરક્ષા વર્ગ A માં હાજર અન્ય ઓબ્જેક્ટ લઈએ છીએ ધારો કે આપણે ત્રીજો ઓબ્જેક્ટ બનાવીએ છીએ જે આ બે ઑબ્જેક્ટ્સ પર આધારિત છે જે ગ્રીન ઑબ્જેક્ટ અને બ્લુ ઑબ્જેક્ટ છે તેથી જોડાણ સંબંધ આ ત્રીજા ઑબ્જેક્ટ માટે સુરક્ષા વર્ગને નિર્ધારિત કરશે ચાલો આને કેટલાક ઉદાહરણો સાથે કહીએ તેથી માહિતીના પ્રવાહનું સૌથી કડક સ્વરૂપ લેશે અને બતાવશે કે આપણે કોઈ એવા કેસને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે જ્યાં કોઈ માહિતી વર્ગો વચ્ચે વહેતી ન થઈ શકે તેથી અહીં આ ઉદાહરણ છે અને આપણે આ ઉદાહરણમાં જે જોઈએ છીએ તે છે આપણે એ A1 થી AN સેટ દ્વારા સુરક્ષા વર્ગોની વ્યાખ્યા આપીએ છીએ જ્યાં A1 એ સૌથી નીચો સુરક્ષા વર્ગ છે અને AN સૌથી વધુ સુરક્ષા વર્ગ છે પછી આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ કે માહિતી AI થી AI સુધી જઇ શકે છે અને બીજે ક્યાંય નહીં નોંધો અને આપણે માહિતીના પ્રવાહને એવી રીતે વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ કે માહિતી ફક્ત કોઈ વિશિષ્ટ વર્ગના વર્ગમાં નહીં પણ કોઈ ચોક્કસ વર્ગની ઑબ્જેક્ટ્સ વચ્ચે વહેતી થઈ શકે છે આપણે પણ તેથી જોડાણ સંબંધને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરીએ છીએ જ્યાં AI સાથે જોડાતા તમને અન્ય ઓબ્જેક્ટ AIમાં જ આપશે તેથી તેનો અર્થ શું છે કે જો આપણે ચોક્કસ સિક્યુરિટી ક્લાસમાં બે ઑબ્જેક્ટ્સ લઈએ અને આપણે જોડાઈએ તે બે ઑબ્જેક્ટ્સ તે ત્રીજો ઑબ્જેક્ટ સમાન સુરક્ષા વર્ગ બનાવશે હવે ચાલો આપણે આ મજબૂત ધારણાને ઓછું કરીએ જ્યાં આપણે વર્ગો વચ્ચે માહિતીનો પ્રવાહ રાખવા માંગતા નથી આપણે એક બીજું ઉદાહરણ જોશું જ્યાં આપણે ફક્ત નીચા સુરક્ષા વર્ગથી ઉચ્ચ સુરક્ષા વર્ગમાં માહિતીના પ્રવાહને મંજૂરી આપીએ છીએ તેનાથી ઉલટું નહીં જેથી આપણે નિર્ધારિત કરીએ તે પહેલાં સુરક્ષા વર્ગ A1 થી AN સુધી નીચાથી ઉચા સુધીના અને ફ્લો ઓપરેશનને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી J ની A એ I ની A તરફ જ વહેતી હોય છે જો આ J ની તુલનામાં ઓછો અથવા બરાબર હોય તો આ માહિતીને નીચલા વર્ગથી ઉચ્ચ વર્ગમાં પ્રવેશવાની મંજૂરી આપશે તે જ રીતે જોડાણના સંબંધને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે એ સાથે જોડાય છે તમને એ આઈ જ્યારે તમે ઉચ્ચ સુરક્ષા વર્ગ સાથે નીચલા સુરક્ષા વર્ગની માહિતીમાં જોડાઓ છો ત્યારે ચોખ્ખું પરિણામ એ ઉચ્ચ સુરક્ષા વર્ગનો એક ઓબ્જેક્ટ હોય છે તેથી નોંધો કે આ ઉદાહરણ સાથે આપણે જે પ્રાપ્ત કરી રહ્યા છીએ તે ફક્ત નીચલાથી ઉચ્ચ સુધી જવાનું છે તેથી આ તે કંઈક છે જેનો તમે વિચાર કરી શકો છો તે ધારે છે કે અહીં કોઈ કંપની છે જેની નીચેની સુરક્ષા નીતિ છે મેનેજર દ્વારા બનાવેલ દસ્તાવેજ ફક્ત કંપનીના અન્ય મેનેજરો દ્વારા જ વાંચી શકાય છે અને કોઈ પણ કાર્યકર તે ચોક્કસ દસ્તાવેજ વાંચવા માટે સમર્થ હોવું જોઈએ નહીં કામદાર દ્વારા બનાવેલ દસ્તાવેજ ફક્ત તે ચોક્કસ કંપનીના અન્ય કામદારો દ્વારા જ વાંચી શકાય છે અને કોઈ પણ મેનેજરને તે ચોક્કસ દસ્તાવેજ વાંચવાની એક્સેસ હોવી જોઈએ નહીં આગળ દસ્તાવેજોના ત્રીજા વર્ગની આસપાસ કે જેને પબ્લિક દસ્તાવેજો તરીકે ઓળખવામાં આવે છે તેથી આ પબ્લિક દસ્તાવેજો બંને મેનેજરો તેમજ કામદારો દ્વારા વાંચી શકાય છે હવે તમારે વિચારવું પડશે કે તમે આ ચોક્કસ કંપની માટે સુરક્ષા વર્ગો કેવી રીતે વ્યાખ્યાયિત કરશો શું આ વિશિષ્ટ સુરક્ષા નીતિ પ્રાપ્ત કરવા માટે ફ્લો ઓપરેટર છે આગળ જોડાણ ઓપરેટર શું હોવું જોઈએ તે આ વિશેષ સુરક્ષા પ્રવાહ નીતિને પ્રાપ્ત કરે છે હવે આપણે ફરજિયાત એએક્સેસ કંટ્રોલ મિકેનિઝમ પર ધ્યાન આપીશું તેથી MAC અથવા ફરજિયાત એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ મલ્ટિ લેવલ સિક્યુરિટી પોલિસી અથવા MLS પોલિસીનું સૌથી સામાન્ય સ્વરૂપ છે આ વિશિષ્ટ નીતિમાં આપણે ચાર એક્સેસ વર્ગોને વ્યાખ્યાયિત કરીએ છીએ આ ટોપ સિક્રેટ સિક્રેટ કોન્ફિડેંસિયલ અને બિનવર્ગીકૃત સિસ્ટમના દરેક ઓબ્જેક્ટને એક વિશિષ્ટ વર્ગીકરણ સ્તર આપવામાં આવે છે જે એક ઓબ્જેક્ટ છે કે જે સિસ્ટમને ટોપ સિક્રેટ સિક્રેટ કોન્ફિડેંસિયલ અને બિનવર્ગીકૃત તરીકે બતાવી શકાય છે તેવી જ રીતે તે સિસ્ટમના વપરાશકર્તા જેવા દરેક સબ્જેક્ટને પણ એક વિશિષ્ટ મંજૂરી સ્તર આપવામાં આવે છે તેથી ઉદાહરણ તરીકે જો કોઈ સબ્જેક્ટ તે સિસ્ટમમાં હાજર હોય તો તે સબ્જેક્ટને ટોપ સિક્રેટ સિક્રેટ કોન્ફિડેંસિયલ અને બિનવર્ગીકૃતનું ક્લિયરન્સ લેવલ મળે છે જેના આધારે આ મંજૂરી અને વર્ગીકરણના સ્તરો પછી આપણે કયા સબ્જેક્ટને ઓબ્જેક્ટ એક્સેસ કરી શકે છે તે નક્કી કરવા નિયમો નિર્ધારિત કરી શકીએ છીએ તેથી MLS નીતિ બેલ લાપડુલા મોડેલના સૌથી સામાન્ય સ્વરૂપોમાંથી એક છે તેથી આ બેલ અને લાપડુલા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું અને આ 1974 માં વિકસાવવામાં આવ્યું હતું આ ચોક્કસ મોડેલનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનું છે કે માહિતી કોઈ સ્તરમાંથી પસાર ન થાય તે માટે ક્લિયર કરવામાં આવે છે બેલ લાપડુલા મોડેલ ત્રણ ગુણધર્મો અથવા ત્રણ નિયમો પ્રદાન કરે છે બેલ લાપડુલા મોડેલ એ એક્સેસ કંટ્રોલ માટેનું પ્રથમ મોડેલ છે જે સહાયકની સુરક્ષાને ઓપચારિક રીતે સાબિત કરવાની મંજૂરી આપે છે ત્યાં વાંચવા લખવા ઉમેરવા અને ચલાવવા માટેના ચાર એક્સેસ મોડ્સ છે તેથી આ ચાર એક્સેસ મોડ્સ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ્સ વચ્ચે વ્યાખ્યાયિત કરવામાં આવી છે બીજા શબ્દોમાં કહીએ તો આ ચાર એએક્સેસ મોડ્સ ક્લિયરન્સ લેવલ અને ક્લાસિફિકેશન સ્તર માટે નિર્ધારિત છે તેથી તે કહેશે કે સબ્જેક્ટ સાથે ચોક્કસ ક્લિઅરન્સ લેવલ ચોક્કસ વર્ગીકરણ સ્તરમાં ઓબ્જેક્ટ્સને એક્સેસ કરી શકે છે બેલ લાપડુલા મોડેલ ત્રણ જુદી જુદી મિલકતોને વ્યાખ્યાયિત કરે છે તે નો રીડ અપ ને વ્યાખ્યાયિત કરે છે અથવા સિમ્પલ સિક્યુરિટી પ્રોપર્ટી અથવા એસએસ પ્રોપર્ટી તરીકે પણ ઓળખાય છે તે બીજી મિલકત "નો રાઇટ ડાઉન" અથવા સ્ટાર પ્રોપર્ટી તરીકે પણ ઓળખાય છે અને અંતે તે સુરક્ષા સંપત્તિને વ્યાખ્યાયિત કરે છે જે એક્સેસ મેટ્રિક્સના આધારે દરેક એક્સેસની મધ્યસ્થતા કરે છે તેથી ચાલો No Write Down અને No Read Up જોઈએ નો રીડ અપ સાથે આવું થાય છે ચાલો આપણે કહીએ કે તમારી પાસે કોવેર્ટતાના ક્લિઅરન્સ સ્તર સાથેનો સબ્જેક્ટ છે તેથી નો રીડ અપ નો અર્થ એ થાય કે આ સબ્જેક્ટ ઉચ્ચ વર્ગીકરણ સ્તરવાળી કોઈપણ ઓબ્જેક્ટ્સને વાંચી શકતો નથી ઉદાહરણ તરીકે આ સબ્જેક્ટ કોઈપણ કોવેર્ટ ઓબ્જેક્ટ્સ અથવા કોઈપણ ટોપ સિક્રેટ ઓબ્જેક્ટ્સ વાંચવા માટે સમર્થ હશે નહીં બીજી બાજુ આ સબ્જેક્ટ કે જેમાં કોવેર્ટતાના ક્લિયરન્સ લેવલ છે તે બધા ઓબ્જેક્ટ જેને કોવેર્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે તે તેમજ તે તમામ ઓબ્જેક્ટ્સ વાંચી શકે છે જેઓ વર્ગીકૃત છે આપણે જોઈએ છીએ કે માહિતી પ્રવાહ ફક્ત નીચલા વર્ગીકરણ સ્તરથી ઉચ્ચ વર્ગીકરણ સ્તર સુધી પ્રતિબંધિત છે અને તેનાથી વિરુદ્ધ આ ઉપરાંત બેલ લાપડુલા મોડેલની બીજી મિલકત નો રાઇટ ડાઉન તરીકે ઓળખાય છે તેથી આ વિશેષ મિલકતનો અર્થ એ છે કે જ્યારે કોવેર્ટતાના મંજૂરીના સ્તર સાથેનો કોઈ સબ્જેક્ટ કોવેર્ટ સ્તર અથવા કોવેર્ટ સ્તર અથવા ટોપ સિક્રેટ સ્તરમાં ઓબ્જેક્ટ લખી શકે છે કોઈપણ વર્ગીકૃત ઓબ્જેક્ટ્સ પર લખી શકશે નહીં હવે આ વિશેષ મિલકતને સમજવું થોડું મુશ્કેલ છે આપણે અહીં જે પ્રતિબંધિત કરીએ છીએ તે એ છે કે નિશ્ચિત મંજૂરીના સ્તરવાળા વપરાશકર્તા જે નીચલા વર્ગીકરણના સ્તરે હોય તેવા ઓબ્જેક્ટ પર અધિકાર આપી શકતા નથી બીજી તરફ આ વિશિષ્ટ સબ્જેક્ટ ઉચ્ચ વર્ગીકરણના સ્તરે તમામ ઓબ્જેક્ટ્સ પર લખી શકે છે હવે આ વિશેષ સ્લાઇડમાં આપણે જોઈશું કે બેલ લાપડુલા મોડેલ નો રાઇટ ડાઉન કેમ વ્યાખ્યાયિત કરે છે ચાલો આપણે માની લઈએ કે આપણી પાસે અહીં કોઈ પ્રક્રિયા છે જેની પાસે કોવેર્ટ મંજૂરી છે આ કહેવાનો અર્થ એ છે કે આ ચોક્કસ પ્રક્રિયા તે ઓબ્જેક્ટને વાંચી શકે છે જેને વર્ગીકૃત કરવામાં આવી છે હવે આપણે ધારીએ કે આ પ્રક્રિયા માલવેર અથવા ટ્રોજન દ્વારા સંક્રમિત છે કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે આ ટ્રોજન તેને ચલાવે છે ત્યારે તેની પેરેંટ પ્રક્રિયાના તમામ વિશેષાધિકારોનો વારસો મેળવે છે આ કિસ્સામાં ટ્રોજન કોવેર્ટતાના મંજૂરી સાથે ચાલશે તેથી ટ્રોજન બધી કોવેર્ટ ફાઇલોને વાંચી શકે છે હવે જો ટ્રોજન શું લખી શકે નહીં તો આ ટ્રોજન શું કરી શકે છે તે શું કરી શકે છે તે આ કોવેર્ટ ફાઇલોને વર્ગીકૃત સ્તરે લખી શકે છે આમ આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં એક પ્રવાહ છે આવા પ્રવાહને ઉંચા વર્ગીકરણ સ્તરથી નીચલા વર્ગીકરણ સ્તર સુધી અટકાવવા માટે કોવેર્ટ માહિતી બેલ લાપડુલા મોડેલ કોઈ નો રાઇટ ડાઉન નીતિ વ્યાખ્યાયિત કરે છે અહીં બીજી બાબત પર ધ્યાન આપવાની બાબત એ છે કે જ્યારે બેલ લાપડુલા મોડેલ ફાઇલોને લખવાનું રોકે છે જે નીચા વર્ગીકરણના સ્તરે છે તે ઉચ્ચ વર્ગીકરણ સ્તરે ફાઇલોને લખવાનું અટકાવતું નથી તેથી આ કોવેર્ટ મંજૂરીની મંજૂરી સાથે સબ્જેક્ટ પર થાય છે ફાઇલો લખો જે કોવેર્ટ અને ટોપ સીક્રેટ છે તેમ છતાં આ સબ્જેક્ટ અન્ય ફાઇલોને વાંચી શકશે નહીં તેથી બેલ લાપડુલા મોડેલમાં આ વિશિષ્ટ નિયમ ઉમેરવામાં આવ્યો છે જેથી સુરક્ષાના ઓપચારિક પુરાવા પ્રાપ્ત થાય બેલ લાપડુલા મોડેલ જે ત્રીજી સંપત્તિ વ્યાખ્યાયિત કરે છે તે ડીએસ પ્રોપર્ટી છે જે એક્સેસ નિયંત્રણ માટે વપરાય છે તેથી તે શું કહે છે કે તમારી પાસે ફરજિયાત એક્સેસ કંટ્રોલ અથવા MAC લેયર વ્યાખ્યાયિત હોવા છતાં તેમ છતાં તમારી પાસે એક્સેસ નિયંત્રણ હોવું જોઈએ તમારી સિસ્ટમમાં મિકેનિઝમ પણે MAC નિયમોનો વપરાશ નિયંત્રણ નીતિઓને ફરીથી લખી દે છે વપરાશકર્તા અનધિકૃત વ્યક્તિઓને ડેટા આપી શકતો નથી હવે એક્સેસ નિયંત્રણ નીતિઓ સબ્જેક્ટ છે કે તે અથવા તેણીએ અન્ય વ્યક્તિને માલિકી ધરાવતા દસ્તાવેજની એક્સેસ આપી શકે છે જો કે એમએસીના નિયમો સૂચવવામાં આવે તો જ આની મંજૂરી આપી શકાય તેથી ઉદાહરણ તરીકે કહો કે કોઈ ચોક્કસ સબ્જેક્ટ ટોપ સિક્રેટ તરીકે ક્લિયરન્સ લેવલ તેથી આનો અર્થ એ છે કે તે ચોક્કસ સબ્જેક્ટ બે ફાઇલોને વાંચી અથવા લખી શકે છે જેને ટોચ કોવેર્ટ તરીકે ચિહ્નિત કરવામાં આવી છે હવે બેલ લાપડુલા મોડેલમાં હાજર એક્સેસ નિયંત્રણ પરવાનગી આપશે કે આ ચોક્કસ ટોપ સિક્રેટ વપરાશકર્તા એક્સેસ મેટ્રિક્સનો ઉપયોગ બીજાને અધિકારો આપવા માટે કરી શકે છે તેથી આનો અર્થ શું છે એક્સેસ નિયંત્રણ મિકેનિઝમ સાથે ખાસ વપરાશકર્તા તેના માટે અધિકારો આપી શકે છે અન્ય વપરાશકર્તાઓને ટોપ સિક્રેટ ઓબ્જેક્ટ્સ જો કે MAC નિયમોને પણ પૂર્ણ કરવો પડશે જે નો રાઇટ ડાઉન છે અને તે કોઈ "નો રીડ અપ" અને નો રાઇટ ડાઉન છે તેનો અર્થ એ છે કે આ ચોક્કસ વપરાશકર્તાને ફક્ત તે જ સબ્જેક્ટની એક્સેસ મળે છે જે સમાન ટોપ સિક્રેટ સ્તર પર છે ઉદાહરણ તરીકે આ સબ્જેક્ટ બીજા સબ્જેક્ટને વાંચવાનો એક્સેસ આપી શકશે નહીં જેને અવર્ગીકૃત તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે તેથી હું ટોપ સિક્રેટના ક્લિયરન્સ લેવલ સાથેનો સબ્જેક્ટ ધરાવતો દસ્તાવેજ માટે બીજા સબ્જેક્ટને વાંચવાનો એક્સેસ આપી શકશે નહીં જેની પાસે અવર્ગીકૃતનું ક્લિયરન્સ લેવલ તેથી આ સુનિશ્ચિત કરશે કે સિસ્ટમમાં એક્સેસ નિયંત્રણ મિકેનિઝમ્સ હાજર હોવા છતાં ફરજિયાત એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ્સ વિવિધ ક્લિયરન્સ સ્તરોની માહિતીના અનધિકૃત પ્રવાહને અટકાવશે બેલ લાપડુલા મોડેલની મર્યાદા નીચે મુજબ છે પ્રથમ તમે જોયું હશે કે બેલ લાપડુલા મોડેલ વપરાશકર્તાને કોવેર્ટ મંજૂરી સાથે વપરાશકર્તાને બે ફાઇલો લખવા માટે પરવાનગી આપે છે જે કોવેર્ટ અથવા ટોપ સિક્રેટ તરીકે ચિહ્નિત થયેલ છે હવે આ કારણ બની શકે છે ઇનટીગ્રીટીના મુદ્દાઓ બેલ લાપડુલા મોડેલ ફક્ત કોવેર્ટતા સાથે સંબંધિત છે તે યોગ્ય સ્થાન સ્તર સાથે યોગ્ય ક્લિઅરન્સ લેવલ એક્સેસ કરવા માટેના વપરાશકર્તાઓને મંજૂરી આપવાની ડિઝાઇન છે બેલ લાપડુલા મોડેલની બીજી મર્યાદા કેસ છે જ્યારે સ્તરમાં ફેરફાર થાય છે ચાલો માની લઈએ કે વપરાશકર્તા પાસે કોઈ ચોક્કસ કંપનીના ટોપ સિક્રેટની મંજૂરી છે હવે પછી આપણે ધારીએ કે વપરાશકર્તા કંપની છોડી દે છે તો પછી શું થવું જોઈએ કે વપરાશકર્તાએ ટોપ સિક્રેટથી કોઈ અવગીકૃત ક્લિઅરન્સ તરફ જવું જોઈએ જેથી આ કોવેર્ટતાનો ભંગ કરી શકે તેનો અર્થ એ કે કંપનીમાં હાજર ટોપ સિક્રેટ માહિતી હવે વર્ગીકૃત વપરાશકર્તાઓ દ્વારા એક્સેસ કરવામાં આવી છે તેથી બેલ લાપડુલા મોડેલ આ ઉલ્લંઘનને શોધી શકશે નહીં તેથી જ્યારે પણ સ્તરમાં ફેરફાર થાય ત્યારે વધારાના નિયમની જરૂર પડે આ હાંસલ કરવા માટે ટ્રાનકવિલીટી તરીકે ઓળખાતા એક વધારાના નિયમ છે જે બેલ લાપડુલા મોડેલ માટે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે તેના બે સ્વરૂપો છે મજબૂત ટ્રાનકવિલીટી અને નબળી ટ્રાનકવિલીટી એક મજબૂત ટ્રાનકવિલીટી નિર્ધારિત કરે છે કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ્સ લેબલ્સને બદલતા નથી જો કોઈ ચોક્કસ સબ્જેક્ટને ટોપ સિક્રેટ કહેવાની મંજૂરી હોય તો કોઈ ચોક્કસ સબ્જેક્ટ સિસ્ટમના સમગ્ર સમયગાળા માટે ટોપ સિક્રેટ ક્લિયરન્સમાં રહેશે આ જ રીતે જો કોઈ ઓબ્જેક્ટને કોવેર્ટ કહેવા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો તે ઓબ્જેક્ટ સિસ્ટમના સમગ્ર જીવનકાળ માટે કોવેર્ટ રહેશે તેથી નબળી ટ્રાનકવિલીટીને નીચે આપેલ સબ્જેક્ટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને ઓબ્જેક્ટ એ રીતે લેબલને બદલી શકતા નથી કે જેથી નિયમનું ઉલ્લંઘન થાય છે આ નબળી ટ્રાનકવિલીટીએ આપણાં સબ્જેક્ટને નિર્ધારિત કરવા જોઈએ અને ઓબ્જેક્ટ્સ સ્તર બદલી શકે છે જેથી બેલ લાપડુલા ગુણધર્મોનું ઉલ્લંઘન ન થાય જ્યારે આ મજબૂત ટ્રાનકવિલીટીવાળી સિસ્ટમની સુરક્ષા સરળતાથી કરવામાં આવે ત્યારે નબળી ટ્રાનકવિલીટી દ્વારા સલામતી સાબિત કરવી વધુ મુશ્કેલ બની જાય છે બેલ લાપડુલા મોડેલની બીજી મર્યાદાઓ કોવેર્ટ ચેનલોના સંદર્ભમાં છે તેથી ચાલો આપણે કહીએ કે તમારી પાસે આ વિશિષ્ટ પ્રક્રિયા છે જે કોવેર્ટની મંજૂરી સાથે ચાલી રહી છે હવે બેલ લાપડુલા મોડેલ આ ચોક્કસ પ્રક્રિયા પર અથવા કોઈપણ ટ્રોજન ચલાવવાની ખાતરી કરશે આ વિશિષ્ટ પ્રક્રિયાની અંદર તે માહિતીને સ્થાનાંતરિત કરાઈ નથી જે સ્તર કોવેર્ટ છે તેમ છતાં સ્થાન સંદેશાવ્યવહારમાં બેલ લાપડુલા મોડેલ હોવા છતાં તે અસ્પષ્ટ ચેનલો તરીકે ઓળખાય છે તે હજી પણ આવી શકે છે કોવેર્ટ ચેનલો એ સંદેશાવ્યવહાર માટે રૂપે એક ચેનલ છે જે ડિઝાઇન દ્વારા બનાવાયેલ નથી ઉદાહરણ તરીકે વપરાશકર્તા પૃષ્ઠ ખામી ફાઇલ લોક કેશ મેમરી બ્રાન્ચ પ્રિડીકટર અને તેથી વધુ કોવેર્ટ ચેનલો તરીકે ઉપયોગ કરી શકાય છે તેથી આ ચેનલો જોકે તે ખૂબ જ નોઇસી હોય છે હજી પણ માહિતીને એક વર્ગીકરણ સ્તરથી બીજા અનધિકૃત વર્ગીકરણ સ્તર પર સ્થાનાંતરિત કરવા માટે વાપરી શકાય છે જે બેલ લાપડુલા મોડેલ અથવા આવા અન્ય કોઈ એમએલએસ મોડેલ થી પ્રેરિત છે પછીના વ્યાખ્યાનમાં આપણે એક કોવેર્ટ ચેનલના ઉદાહરણ પર ધ્યાન આપીશું અને કેવી રીતે કોવેર્ટ ચેનલ વ્યવહારમાં કાર્ય કરે છે તેથી હવે MLS મોડેલનું બીજું ઉદાહરણ જોઇયે આ બીબા મોડેલ તરીકે ઓળખાય છે અને તે બેલ લાપડુલા મોડેલથી ઉલટું છે જ્યારે બેલ લાપડુલા મોlડેલ ફક્ત કોવેર્ટતા સાથે સંબંધિત છે અને ઇનટીગ્રીટી વિશે ચિંતાતુર નથી બીજી તરફ બીબા મોડેલ મુખ્યત્વે ઇનટીગ્રીટી સાથે સંબંધિત છે તેથી બીબા મોડેલની મુખ્ય ભૂમિકા અનધિકૃત વપરાશકર્તાઓને ઓબ્જેક્ટમાં ફેરફાર કરતા અટકાવવી છે બીબા 1975 માં કેનેથ જે બીબા દ્વારા સૂચવવામાં આવી હતી અને તે ડીએસ નિયમ ઉપરાંત બે નિયમોની વ્યાખ્યા આપે છે પ્રથમ નિયમ "નો રીડ ડાઉન" અથવા સરળ ઇનટીગ્રીટી પ્રમેય નથી જ્યારે બીજો નિયમ "નો રાઇટ અપ" અથવા સ્ટાર ઇનટીગ્રીટી છે તેથી સરળ ઇનટીગ્રીટીના પ્રમેય સાથે કોઈ ચોક્કસ ક્લિઅરન્સ સાથેનો કોઈ સબ્જેક્ટ ક્લિઅરન્સ પરની ઓબ્જેક્ટ્સ વાંચી શકે છે તે જ ક્લિઅરન્સ પર ઓબ્જેક્ટ્સ પણ વાંચી શકે છે અને તે નીચી મંજૂરી પર ઓબ્જેક્ટ્સને અધિકાર આપી શકે છે તમે માહિતી પ્રવાહનો માર્ગ જુઓ છો બીજી તરફ બીબા પ્રોપર્ટી જેની મંજૂરી આપતી નથી તે ઉંચી ક્લિયરન્સ લેવલથી નીચી મંજૂરી માટેના સ્તરે જઈ શકે છે બીજા શબ્દોમાં બીબા મોડેલ નીચલા સ્તરથી ઉંચા સ્તરે માહિતીના પ્રવાહને અટકાવશે નહીં તો ઉદાહરણ તરીકે કહીએ કે આપણી પાસે આ જનરલ કેપ્ટન અને ખાનગી જેવી હીરારચી છે તેથી જ્યારે તમે આ અંગે બીબા મોડેલ લાગુ કરો કે જે તે બનાવેલો દસ્તાવેજ છે ચાલો કહીએ કે જનરલને નીચલા સ્તરે બધા સબ્જેક્ટ માટે વાંચવા યોગ્ય હોવા જોઈએ આગળ બીબા મોડલ પણ મિલકતને વાંચ્યા વગર વાંચવા માટે વ્યાખ્યાયિત કરે છે તેથી આનો અર્થ શું છે કે કેપ્ટનો દ્વારા બનાવવામાં આવેલી ફાઇલ જનરલ દ્વારા વાંચી શકાતી નથી બીબા મોડેલને કેટલીક ઓપરેટિંગ સિસ્ટમોમાં અપનાવવામાં આવે છે પણે તે સુનિશ્ચિત કરે છે કે સિસ્ટમ ફાઇલો સિસ્ટમના બધા વપરાશકર્તાઓ દ્વારા વાંચી શકાય છે જો કે સિસ્ટમ ફાઇલોને વંચિત વપરાશકર્તાઓ દ્વારા કોઈપણ સુધારી શકશે નહીં આ કોર્સમાં આગળનું વ્યાખ્યાન આપણે કોવેર્ટ ચેનલો વિશે વધુ વિગતો પર ધ્યાન આપીશું આપણે કેશ કોવેર્ટ ચેનલનું ઉદાહરણ લઈશું અને જુઓ કે કેવી રીતે માહિતી એક એન્ટિટીથી બીજી એન્ટિટીમાં અનધિકૃત રીતે પ્રસારિત થઈ શકે છે